છેલ્લા વર્ગમાં આપણે થોડા પ્રશ્નો જોયા હતા જેના જવાબ ફ્રેક્ચર મિકેનિક્સ આપવામાં સક્ષમ હતાજેવા કે તિરાડની નિર્ણાયક લંબાઈ કેટલી હોય છે આપેલી તિરાડની લંબાઈ માટે બાકી રહેલી તાકત કેટલી હોય છે તિરાડને વધવા માટે કેટલો સમય લાગે છે એનડીટી શેડ્યૂલ કેવી રીતે નક્કી થાય છે આ ચારેય પ્રશ્નો માટે તમે માત્ર તણાવ પરીક્ષણ અથવા નબળાઈ પરીક્ષણ કરીને જવાબ શોધી શકતા નથી આ પ્રશ્નોના જવાબો શોધવા માટે તમારે વધારાની પરીક્ષા લેવાની જરૂર છે છેલ્લા બે પ્રશ્નો છે શાખામાં તિરાડનું કારણ શું હોય છે ઊર્જા વિસર્જન કરવાની પદ્ધતિઓ કઈ હોય છે આ બંને મૂળભૂત રીતો છે જ્યારે આપણે ઊર્જા મુક્તિ દર સંબંધિત મુદ્દાઓ વિકસાવીએ છીએ ત્યારે આપણે આ પ્રશ્નોના જવાબ કેવી રીતે આપી શકીએ તેની પ્રશંસા કરીએ છીએ ફ્રેકચર મિકેનિકસ માટેની નવી પરીક્ષણ હવે આગળ આપણે શું જોઈશું જો મારે એવું જાણવું હોય કે તિરાડની જટિલ લંબાઈ શું છે એ જાણવું હોય છે તો તિરાડને વધારવા માટે કેટલો સમય લાગે છે એ મારે ફ્રેક્ચર મિકેનિક્સ માટે આ એક નવો પ્રયોગ કરવાની જરૂર છે આને યોજનાકીય રીતે બતાવવામાં આવે છે અહીંયા તમારી પાસે એક નમુનો છે જે નબળાઈના લોડિંગ પર આધારિત છે આનો ખુબ જ સરસ ચિત્ર બનાવવાનો પ્રયાસ કરીએ છીએ નબળાઈના લોડિંગના કારણે સેવામાં તિરાડ વધતી જાય છે અને આગળ યોગ્ય ચકાસણી દ્વારા તિરાડની વૃદ્ધિનું પરીક્ષણ કરો છો આ માત્ર એક યોજનાકીય કાર્ય છે ત્યાં ઘણી બીજી પદ્ધતિઓ હોઈ શકે છે જેના દ્વારા તિરાડની વૃદ્ધિ પર દેખરેખ રાખી શકાય છે તમે આવશ્યકપણે ચક્રની સંખ્યાના વિરુદ્ધ તિરાડ લંબાઈના ડેટાને બહાર કાઢો છો તમે આ ભાર લાગુ કરેલા ડેલ્ટા P1 ડેલ્ટા P2 અને ડેલ્ટા P3 ના વિવિધ પ્રકારના કંપનવિસ્તાર માટે કરો છો સામાન્ય રીતે આપણી પાસે શું છે જ્યારે આપણે લોડિંગના કંપનવિસ્તારમાં ફેરફાર કરો છો ત્યારે આ આલેખ અલગ થઈ જાય છે અને તમે પ્રારંભિક તિરાડથી પ્રારંભ કરો છો આને તિરાડની વૃદ્ધિ કહેવામાં આવે છે જો મારે તિરાડની વૃદ્ધિના સંબંધિત પ્રશ્નોના જવાબ આપવાના હોય તો મારે ડેટા ભેગો કરવાની જરૂર છે મારે શ્રેણીબદ્ધ રીતે પ્રયોગો કરવાની જરૂર છે આ પ્રયોગો ખુબ ખર્ચાળ છે જો મારે ફ્રેક્ચર મિકેનિક્સ પદ્ધતિને અપનાવવી હોય તો આખો પ્રોગ્રામ થોડો ખર્ચાળ બની જાય છે જ્યાં સુધી તમે વધારાના પરીક્ષણને ન કરો ત્યાં સુધી તમે આ ઉઠાવેલા પ્રશ્નોના જવાબને આપી શકતા નથી જો તમને યાદ હોય તો નબળાઈના પરીક્ષણને જોયું હતું જેમાં નમુનાના કેટલા ચક્ર પછી નિષ્ફળતા થાય છે તેની નોંધ કરવા માટે પરીક્ષણ કરવામાં આવ્યુ હતું આમ જુઓ તો ત્યાં ખરેખર તિરાડના વૃદ્ધિનું પરીક્ષણ થયું નથી બીજું મહત્વનું પાસું એવું છે કે એક સામગ્રી માટે જો આપણી પાસે આવા આલેખની સંખ્યાઓ હોય તો તે ડિઝાઇનના દૃષ્ટિકોણથી તે અનુકૂળ રહેશે નહીં આ ડેટાનું પૅરિસ દ્વારા એક્સ અક્ષમાં લોગ ડેલ્ટા કે અને વાય અક્ષમાં ડીએન દ્વારા ડીએ લોગ સાથે એક અલગ પ્રકારના આલેખ દ્વારા જે પણ ડેટાને ભેગું કરવામાં આવ્યુ છે તેનું પુનઃપ્લોટ કરીને ખૂબ જ હોશિયારીથી પાછુ પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું અને તેને ઘટાડવામાં આવ્યું હતું તમને એક સીધી રેખા મળે છે આ એક પ્રખ્યાત પેરિસ કાયદા તરીકે પણ ઓળખાય છે આપણે આ અભ્યાસક્રમના પછીના ભાગ દરમિયાન વિગતવાર આ વસ્તુ ને જોઈશું તમારી પાસે અહીં ડેલ્ટા કે તરીકે છે તે તણાવની તીવ્રતાના પરિબળમાં ફેરફાર કરે છે અને તમારી પાસે સી અને એમ તરીકે સામગ્રી અચલ તરીકે છે તમારે આવા પ્રકારના પરીક્ષણ કરવા પડશે પરીક્ષણ ના આધારે c અને m ને શોધવા પડશે જો તમારી પાસે ખરેખર કેન્ડ એમ હોય છે તો તમારા માટે તે શોધવું સરળ બની જાય છે કે તિરાડ કઈ રીતે વધે છે તે ફ્રેકચર મિકેનિક્સ માટેની એક સફળતા છે તમે અનુમાન એ લગાડી શકો છો કે તિરાડ કેવી રીતે વધશે અને તે ક્યારે ગંભીર બની શકે છે જ્યારે તમે થોડા વધારે મિકેનિક્સ કરશો તો ત્યારે આ શક્ય બને છે તિરાડની વૃદ્ધિનો વળાંક અહિયાં મારી પાસે ફ્રેક્ચર મિકેનિક્સ છે અને તિરાડની વૃદ્ધિને કેવી રીતે મોનિટર કરવી એ મને ખબર છે તમારે તેને બવ શાંતિથી ન જોવું જોઈએ સેવાના જીવન દરમિયાન તિરાડની શરૂઆત પહેલાના જીવનનો ઘટક શું હોય છે અને જ્યારે તિરાડ વધે છે ત્યારે જીવનનો ઘટક શું હોય છે આ બધુ શોધવાની જરૂર છે જો તમે ખરેખર આના જેવા નાના નાના પાસાઓને જોશો તો તમે એમાં તિરાડની શરૂઆતનો સમયગાળો સામાન્ય રીતે તિરાડના પ્રચારના સમયગાળા કરતાં ઘણો લાંબો હોય છે એવું જોવા મળશે આ એસએનના ડાયાગ્રામ છે જે વિવિધ અક્ષ સાથે ફરીથી રચાયેલ છે અહીંયાં નબળાઈના જીવન એ લોગ તરીકે છે ત્યાં હું સીધા વૈકલ્પિક તણાવને મૂકું છું એટલે જ આ સીધી રેખાને બદલે બિન રેખીય વળાંક બને છે આ શું આપે છે તણાવના વૈકલ્પિક મૂલ્ય માટે તિરાડના શરૂઆતનો સમયગાળો એ તિરાડના પ્રચારના સમયગાળા કરતાં ઘણો લાંબો હોય છે જો તમે તિરાડના શરૂઆતના તબક્કામાં વિલંબ કરશો તો તમે ખરેખર લાભ મળશે અને આ તે છે જેના પર ધાતુશાસ્ત્રીઓ એ ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેઓ ઘણી પદ્ધતિઓને શોધે છે તિરાડની શરૂઆતમાં કેવી રીતે વિલંબ થઈ શકે છે જો તમારી પાસે રહેલી તિરાડ સંકેત મંદ પડી ગઈ હોય તો તિરાડના વિકાસમાં વિલંબ પડશે સામાન્ય રીતે એવું કહી શકીએ કે પ્લાસ્ટિસિટી એ ખરાબ છે ફ્રેકચરફ્fractureના દૃષ્ટિકોણથી સ્થાનિક પ્લાસ્ટિકની વિરૂપતા એ ફાયદાકારક છે સ્થાનિક પ્લાસ્ટિક વિરૂપતા એ તિરાડને મંદ બનાવે છે આ તમામ મુદ્દાઓને આપણે પછીથી જોશું પરંતુ તમારી પાસે એક માનસિક ચિત્ર હોવું જોઈએ જો કે તમારી પાસે તિરાડની વૃદ્ધિની આગાહી કરવા માટે એક મોડેલ છે તે માત્ર ગૌણ વસ્તુ છે બાકી રહેલી તાકતના ડાયાગ્રામ જો તમે તિરાડના પ્રારંભના મુદ્દાને ઉકેલવામાં સક્ષમ હોય તો વધારે સારું છે આમ જુઓ તો આ સંચાલન એ વૈકલ્પિક તણાવનું કાર્ય પણ કરે છે ત્યાં એક બિંદુ હોઈ શકે જ્યાં તિરાડની શરૂઆતનો સમયગાળો અને તિરાડના પ્રચારનો સમયગાળો પચાસ પચાસ ટકા જેટલો હોઈ શકે છે આ એપ્લિકેશન પર આધાર રાખે છે તમારે તિરાડની શરૂઆત તેમજ તિરાડ પ્રચાર પર કામ કરવું પડશે ફક્ત તિરાડ પ્રચાર પર કામ કરવાથી ડિઝાઇનના દૃશ્યમાં કોઈ મદદ મળશે નહીં આમાં પહેલેથી જ કહ્યું છે કે આપેલ તિરાડ લંબાઈ માટે બાકી રહેલી તાકત એ શું કામ કરે છે તેને શોધવાની જરૂર છે આ ફરીથી યોજનાકીય રીતે બતાવવામાં આવ્યું છે તમારી પાસે x અક્ષ પર તિરાડનું કદ રચાયેલું છે જ્યારે કોઈ પાસે તિરાડ ન હોય અથવા તિરાડની લંબાઈ 0 હોય ત્યારે એ સમયે પરમપરાગત ડિઝાઇનની તાકત હોય છે આમ જોયે તો જ્યારે તમારી પાસે તિરાડ હોય ત્યારે તમે તાકતથી કામ કરી શકતા નથી જો તમે જૂના પુલમાંથી કેટલાકને જુઓ તો તેને ત્યાંથી કાઢી નાખ્યા હોય છે ત્યાં તેઓ એવું કહેશે કે માત્ર દ્વિ ચલી વાહનને મંજૂરી આપવી માન્ય છેભારે ટ્રકને તે પુલ પર જવા દેશો નહીં આનો અર્થ એવો થાય છે કે માળખાં દ્વારા લેવામાં આવે તો ભાર ઘટી જાય છે મારી પાસે વૈજ્ઞાનિક પદ્ધતિઓ હોવી જરૂરી છે આ શું છે આ એક મહત્વપૂર્ણ પરિણામ છે જેને આપણે ફ્રેકચર મિકેનિક્સમાંથી મેળવવા માંગીએ છીએ તમારે બાકી રહેલી તાકત ડાયાગ્રામ તરીકે ઓળખાય છે તેને મેળવવાની જરૂર છે આ એ જ બતાવે છે વિવિધ તિરાડની લંબાઈ માટે સેવાનો ભાર કેવી રીતે મર્યાદિત હોવું જોઈએ તમારી પાસે આ એક મુદ્દો પણ છે જે સામગ્રીની તાકતમાં જે પણ કરી રહ્યા છીએ તેનું ફરીથી વિસ્તરણ કર્યું છે જો કે તે જટિલ તિરાડની લંબાઈ તરીકે ઓળખાય છે આપણે જટિલ તિરાડની લંબાઈનું ચલાવવા કે તેની ઉપર જવા માંગતા નથી આપણે તેને વ્યાખ્યાયિત કરવા માંગીએ છીએ તેને અનુમતિ તરીકે તિરાડની લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે આ એક પરિબળ દ્વારા નક્કી કરવામાં આવે છે જે સલામતીના પરિબળની જેમ જ છે તેને એન સી તરીકે ઓળખો છો અને તેને તિરાડની લંબાઈના સલામતીના પરિબળ તરીકે નામ આપો છો આનો ઉપયોગ કરીને તમે શું કરવા માંગો છો તમે એવું જાણવા માગો છો કે મહત્તમ તણાવ કેટલું હોય છે અને એના અનુરૂપ અનુમતિ તિરાડની લંબાઈની શું મળે છે તમે પરમપરાગત ડિઝાઇન પદ્ધતિમાંથી વિચારી લ્યો અને પછી એમાંથી ઉછીનું લ્યો તમારી પાસે સલામતીનું પરિબળ તો છે તમે ગણતરી કરેલા નિષ્ફળતાના તણાવ પર કામ કરતા નથી સલામતીના પરિબળના કારણે ઘણું ઓછું કામ થાય છે આ જ રીતે ફ્રેકચર મિકેનિક્સની ગણતરી દ્વારા તમે જટિલ તિરાડની લંબાઈ કેટલી છે તેને શોધી શકો છો અનિશ્ચિતતાઓનું ધ્યાન રાખવા માટે તિરાડની લંબાઈને ચલાવશો નહીં પરંતુ તેનાથી નીચેની તીરાડની લંબાઈ પર કાર્ય કરો તે કેવી રીતે નીચે જાય એ તમે તમારા વિશ્લેષણમાં કેવા પ્રકારનું વિશ્વાસ રાખો છો તેના પર આધાર રાખે છે બીજો પ્રશ્ન એ છે કે આપણને તિરાડનું પરીક્ષણ કરવા માટે કેટલો સમય મળે છે આવા બધા પ્રશ્ન પર આપણે એક નજર કરીશું આપણે તિરાડની વૃદ્ધિને જોવા માંગીએ છીએ તમારી પાસે સમયના વિરુદ્ધ તિરાડનું કદ છે આપણે એક આધારની સાથે પ્રારંભ કરીએ કે તમારી પાસે ન્યૂનતમ તિરાડ છે આ તિરાડને બિન વિનાશક પરીક્ષણની પદ્ધતિ દ્વારા શોધી શકાય છે આપણે આ બધું પહેલેથી જ નોંધ્યું છે જેને અનુમતિપાત્રની તિરાડની લંબાઈ કહેવાય છે તમારી પાસે તિરાડની વૃદ્ધિનો વળાંક છે તિરાડની વૃદ્ધિના વળાંક પરથી તિરાડ ક્યારે પી લંબાઈ સુધી વધે છે તેને શોધી શકો છો તપાસ માટે કેટલો સમય ઉપલબ્ધ છે તેની માહિતી આપે છે ફક્ત આના આધારે તમે એનડીટી અનુસુચિ પર નિર્ણય લેવાની સ્થિતિમાં રહેશો આમ જોયે તો પરમપરાગત ડિઝાઇનમાં જ્યારે તમે રેલ્વે સ્ટેશનો પર ટ્રેન ઉભી હોય છે ત્યારે ત્યાં કોઈ વ્યક્તિ નીચે બેઠેલી હશે અને એ પછી તે યોગ્ય સ્થાનો પર બોગીના તળિયે અથડાતું હશે આ વાસ્તવમાં માળખાનું નુકશાન છે કે નહી તે શોધવા માટે કંપનનું પરીક્ષણ કરીએ છીએ વિમાનો માટે જ્યારે તે નીચે જમીન પર ઉતરે છે દરવખતે તે આ રીતે જ જમીનમાં ઉતરે છે ત્યારે તે ચોક્કસ ન્યૂનતમ પરીક્ષણ કરે છે વિમાનોની સેવાના જીવન દરમિયાન સંપૂર્ણ માળખાની દેખરેખમાંથી તે પસાર થાય છે તમારે દરેક તપાસમાં કેટલી વાર જોવું જોઈએ અને તમારે શું જોવું જોઈએ એ જાણવાની જરૂર છે તમારી પાસે પ્રારંભિક પરીક્ષણ પણ હોઈ શકે છે એ વચ્ચે કંટાળાજનક પરીક્ષણ થઈ શકે છે તમે આ મુદ્દાઓ પર નિર્ણય લેવા માટે માહિતી કેવી રીતે ભેગી કરશો આના જેવા આલેખમાંથી મળે છે એના માટે વિચારવાનું છે હળવી શીરામાં હું મહત્વપૂર્ણ પાસું રજૂ કરવા માંગુ છું જેમાં ફ્રેકચર મિકેનિક્સએ સર્વગ્રાહી છે હવે તમારા તંદુરસ્તીની સભાનતાને વર્તુળોમાં સર્વગ્રાહી સ્વાસ્થ્ય માટે એક બઝવર્ડમાં આવે છે લોકો સ્વસ્થ રહેવા માંગે છે ટોપીના ડ્રોપ પર તમે જાઓ અને દવા લ્યો લોકો સ્વસ્થ રહેવા માંગે છે ત્યાં ઘણી બધી વૈકલ્પિક દવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ફ્રેકચર મિકેનિક્સ અને હોમિયોપેથી વચ્ચે અમુક પ્રકારની સામ્યતાઓ મળી આવેલી છે આમ જુઓ તો હોમિયોપેથી લક્ષણોની સારવાર થતી નથી પરંતુ લક્ષણો દ્વારા જ રોગના મૂળના કારણને સંબોધન કરી નાખે છે જો તમે એલોપેથીમાં જશો અને ઉલટીની બીમારી માટે તમને ડોર્મસ્ટલ નામ ની દવા આપે છે અને જે ઉલટી થવાની સંવેદનાને અટકાવે છે આ રીતે જુએ છે એલોપેથીવાળા ઉલટીનું કારણ શું છે એ જોતા નથી કારણ કે તમારી શરીરની પદ્ધતિમાંથી ચોક્કસ કોઈ સામગ્રીને ફેંકવા માંગે છે તમારે આનું મૂલ્યાંકન કરવું પડશે કે તે તંદુરસ્ત છે કે નહીં જો કોઈ વ્યક્તિ એ ઝેર પી લે છે તો પ્રાથમિક સારવાર આ વસ્તુ માટે એક જ છે તમારે તેને ઉલટી કરાવી પડે છે જેનાથી ઝેર પદ્ધતિમાં જાય છે તેને શક્ય હોય એટલી ઝડપથી બહાર કાઢવા માટે ઘણી દવાઓ છે જેનાથી ઉલટી થાય છે બીજી દવા લેવાથી ઉલટી રોકાઈ જાય છે આ રીતે એલોપેથી તેનું કામ કરે છે એટલું જ નહીં જ્યારે પણ તમને કોઈ લક્ષણ લાગે છે ભલે તે વ્યક્તિગત A વ્યક્તિગત B અથવા વ્યક્તિગત C માટે હોય તેઓ દવાની તાકતમાં ફેરફાર કરી શકે છે દવા વધારે કે ઓછી એ બધું સમાન જ હોય છે તેનો અર્થ એવો થાય છે કે તેઓના લક્ષણો પર કામ કરી થઇ રહ્યું છે તેનું મૂળ કારણ શોધવાને બદલે વધુ લક્ષણ હોય એવું શોધે છે લિબર્ટી જહાજો તે સમયે તેઓની ડિઝાઇન પ્રેક્ટિસના પ્રકાર સાથે બનાવવામાં આવ્યા હતા તેનું ડિઝાઇન કરવામાં આવ્યું હતું અને પરીક્ષણ કરવામાં આવ્યું હતું એ પછી જ સેવામાં મૂકવામાં આવ્યું હતું પરંતુ તે કાચના જેમ તૂટી ગયું હતું અહિયાં શું અવગણવામાં આવ્યું હતું તેઓએ જન્મજાત ખામીઓની હાજરીને અવગણી હતી આ બધું જોવાની જરૂર છે ફ્રેક્ચર મિકેનિક્સ માં આપણે તે પણ કરીએ છીએ તેને પૂર્વધારણાથી શરૂ કરીએ છીએ કોઈપણ માળખાની જન્મજાત ખામીઓ હોઈ શકે છે અને તેની ડિઝાઇનમાં તેને આ બધાને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરે છે જો તમે ડિઝાઇનના તબક્કાઓ આ બધાં માટે જવાબદાર ન હોય તો તમે જે પણ કોસ્મેટિક પગલાં લ્યો છો તે ઊપજ માટેનો કાયમી ઉકેલ લાવશે નહીં તમને આશ્ચર્ય થાશે કે તમે એક સમસ્યાનો હલ કરવા માટે સામે તમે અન્ય સમસ્યાઓ તરફ જઈ શકો છો તમારે આનું મૂળ કારણ શું છે તે જોવું પડશે અને મૂળ કારણને સંબોધવાનો પ્રયાસ પણ કરવો પડશે અહિયાં બીજું મહત્વનું પાસું શું છે હવે જુઓ જો તમે હોમિયોપેથિક ડૉક્ટરને જોશો તો તે સમાન અથવા સમાન લક્ષણો માટેતેમજ પુરુષો સ્ત્રીઓ ઊંચા વ્યક્તિઓ ટૂંકા વ્યક્તિઓ માટે જુદી જુદી પ્રકારની દવાઓ આપશે આના ઘણા સૂક્ષ્મ વર્ગીકરણો છે દવા વ્યક્તિગત રીતે આપે છે ફ્રેક્ચર મિકેનિક્સમાં પણ તેના જેવું જ કંઈક થાય છે તમારી પાસે જાડા નમુનાઓ અને પાતળા નમુનાઓ માટે અલગ અલગ પ્રકારની ભલામણો છે તમારી પાસે પાતળા માળખાં છે જે પ્લેન તણાવના નીચે કામ કરે છે તમારી પાસે આની એક અલગ પ્રકારની ભલામણ છે હવે જો પ્લેન તાણમાં હોય તો તેવા જાડા માળખાં માટે તમારી પાસે એક અલગ પ્રકારની ભલામણ છે ધારો કે મારે દરિયાની નીચે પાણીની અંદર પાઈપલાઈન જોઈએ છે તમે ફ્રેક્ચર મિકેનિક્સનો અભ્યાસક્રમ કર્યો નથી તમે પરમપરાગત ડિઝાઇનમાં ખુબ હોશિયાર છો તમારી ડિઝાઇન ટુકડીમાં તમારી ચર્ચા ચાલે છે ત્યાં ડિઝાઇન ટુકડીના સભ્ય એવું સૂચવે છે કે આપણે પાઇપની દિવાલની જાડાઈ શક્ય હોય એટલી ઊંચી હોવી જોઈએ આપણે આવી ડિઝાઇન માટે આગળ જવું જોઈએ આને ડિઝાઇન ટુકડી પણ સ્વીકારશે કેમ કે તે ખૂબ જ જટિલ સ્થાન ઉપર આવેલી છે કોઈપણ નુકશાનનું સમારકામ કરવું મુશ્કેલ રહે છે ડીઝાઇન મજબૂત અને ભારે હોવી જોઈએ જો તમારી પાસે ખૂબ જ જાડી હોય તો તે પ્લેન તાણની પરીસ્થિતિમાં વર્તન કરશે જો તમે ફ્રેક્ચર મિકેનિક્સનો અભ્યાસક્રમ કર્યો છે જેને હવે શીખવા જઈ રહ્યા છો તો અહિયાં એક ફ્રેક્ચર મિકેનિક્સમાં વ્યક્તિ આવશે અને કહેશે ખૂબ જાડી દિવાલ માટે ન જઈએ તો વાજબી જાડાઈ માટે જઈએ જેનાથી તમે પ્લેન તાણની સ્થિતિને બદલે પ્લેન તણાવ સ્થિતિનું અનુકરણ કરી શકીએ પ્લેન તણાવની સ્થિતિમાં આપણે પછી બીજું એ જોઈશું કે ફ્રેક્ચરની કઠોરતાનાં પ્લેન તાણ કરતાં ઘણું વધારે છે જ્યારે પણ સામાન્ય સમજમાં નિષ્ફળતા જાય છે ત્યારે વિજ્ઞાનને બચાવ માટે આવવું પડશે ફ્રેક્ચર મિકેનિક્સમાં જાડા નમુના અને પાતળા નમુના માટે અલગ અલગ પ્રકારના ભલામણો છે એટલું જ નહીં તમારી પાસે ઘણી ઉત્પાદનની પ્રક્રિયાઓ છે ધારો કે તમે તેને બહાર ધકેલો છો તો તે પ્રક્રિયાને કારણે એનિસોટ્રોપી એ પ્રેરિત થાય છે આ ફ્રેક્ચર પરીક્ષણ અને ડિઝાઇન માટે જવાબદાર છે આ બધું સામાન્ય રીતે તમારી પરમપરાગત ડિઝાઇનની અંદર જોવા મળતું નથી આ અમુક સમયે એવું સમજે છે કે જો તમે જથ્થાબંધ સામગ્રીમાંથી વાયર પર જાઓ તો તાકત ખૂબ જ વધારે હશે આ રીતે સ્પ્રિંગની ડિઝાઇન માટે કરો છો જો તમે ખરેખર ડિઝાઇન કોડને જુઓ છો તો જ્યારે તમે વાયર તરીકે સમાન સામગ્રીનો ઉપયોગ કરો છો ત્યારે નિષ્ફળતાની તાકત એ ઘણી વધારે હોય છે જે સ્પ્રિંગ ડિઝાઇનમાં ગણવામાં આવે છે ફ્રેકચર પેરામીટરનું સારંશ પરંતુ સામાન્ય પરમપરાગત અભિગમમાં તેઓ પરીક્ષણની અંદર જ પ્રક્રિયાને પ્રેરિત એનિસોટ્રોપીને લાવતા નથી જ્યારે ફ્રેક્ચર મિકેનિક્સના કિસ્સાઓમાં જ્યારે આપણે ફ્રેકચરની કઠોરતાના પરીક્ષણના પ્રકરણને લઈએ ત્યારે આપણે આ ડિઝાઇનની ગણતરીઓ માટે પ્રક્રિયાને પ્રેરિત એનિસોટ્રોપીને ધ્યાનમાં લેવા માટે યોગ્ય નમુનાને લઈ લેશું જ્યારે તમે ફ્રેક્ચર મિકેનિક્સને જોઈ રહ્યા હોય ત્યારે આ બીજી વિશેષતાને જોવી પડે છે તમારી પાસે ફ્રેક્ચર મિકેનિક્સમાં ઘણા પરિમાણઓ મળે છે આમાં સૌથી પહેલાના પરિમાણમાંથી કોઈ એક છે જેનો અહિયાં ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ઊર્જા મુક્તિ દર તરીકે હતું આની સાથે જોડાયેલ એકમોને પણ ધ્યાનમાં લેવું જોઈએ આને ગ્રિફિથની યાદીમાં G તરીકે લેબલ કરવામાં આવ્યું છે આને ઊર્જા મુક્તિ દર અથવા તિરાડ ડ્રાઇવિંગને બળ તરીકે ઓળખવામાં આવે છે આ ઊર્જાના અભિગમ પર આધારિત છે તમે જાણો છો કે ઊર્જા મુક્તિ દર એ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે લોકો લંબગોળ છિદ્રના ઇંગ્લિસના પરિણામને સમજવા માટે ઘણા સંઘર્ષ કરી રહ્યા હતા કારણ કે તે એમાં શું કહેવા માંગે છે જ્યારે તિરાડ બને છે ત્યારે તણાવ એ ખૂબ મોટો થઈ જાય છે તે અનંત તરીકે હોય છે જેનું વિશ્લેષણ કરીને મેળવો છો પરંતુ તે ખરેખર અનંત તરીકે સાચા અર્થમાં બનશે નહીં સામગ્રીમાં તિરાડ નો સંકેત એ તાત્કાલિક નજીકના પ્લાસ્ટિક વિરૂપતામાંથી પસાર થાય છે આ ગ્રિફિથનો અભિગમ હતો અને તેનો એક ઉકેલ પૂરો પાડ્યો હતો જે સમજાવે છે કે વાસ્તવિક વ્યવહારમાં આપણે શું કરવું જોઈએ કારણ કે જો તમારી પાસે તિરાડ હોય તો તિરાડએ જાતે જ વધશે નહીં પરંતુ તમારે તિરાડને ચલાવવા માટે એક બળની જરૂર છે આ તેમનું અવલોકન હતું સામગ્રીની સાથે સંકળાયેલ જન્મજાત પ્રતિકાર આવેલા છે તિરાડ જટિલ બને છે પછી એમાં માત્ર ફ્રેકચર થઈ જાય છે અહિયાંઆપણે થોડા ઉદાહરણોને જોઈશું જેમાં તમે ફ્રેક્ચરના પછી તિરાડની વૃદ્ધિ માટે આગળ જઈશું આનું વૈચારિક રીતે ખૂબ જ મહત્વ છે આ અભ્યાસક્રમમાં ફ્રેક્ચર મિકેનિક્સ પાછળના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે પ્રારંભિક તબક્કાઓમાં તે વર્ણનાત્મક હોઈ શકે છે જે જરૂરી પણ છે પછીથી આપણે ગાણિતીક રીતને લઈશું અને આ અભ્યાસક્રમ માટે ગાણિતીક ઘણું જટિલ છે આપણે ગાણિતીક રીતે પણ જોઈશું પરંતુ તમારે કેટલાક વૈચારિક વિકાસની પ્રશંસા કરવી જોઈએ ફ્રેક્ચર મિકેનિક્સ સમાજ માટે ઉપયોગી બન્યું છે અને લોકોને એવું સમજાવામાં આવ્યું કે તે ઉપયોગી પરિમાણ ને શોધી શકે છે જેને ઇરવિનએ શરૂ કર્યું હતું જેમણે K નામનું પરિમાણ બનાવ્યું હતું જેને તનાવની તીવ્રતાનાં પરિબળ તરીકે લેબલ કરવામાં આવ્યુ છે તેમના કીઈસના યાદમાં K તરીકે લેબલ આપવામાં આવ્યું હતું જો તમે વિકાસ પર નજર નાખશો તો K ના મુદ્દો એ વિશ્લેષણ પર આધારિત હતો તમારે આ પણ નોંધવું જોઈએ કે K પાસે એમપીએ રૂટ મીટર નામનું એકમ છે આ ખૂબ જ રમુજી એકમ છે તમે જાણો છો કે જ્યારે તમારે એફપીએસ થી એસઆઈ પદ્ધતિમાં એકમોનું રૂપાંતર કરવાનું હોય ત્યારે તમારે ખૂબ કાળજી રાખવી પડે છે રૂટ મીટર એ એક પ્રકારનું કંટાળાજનક વસ્તુ છે આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે અને ફ્રેક્ચર મિકેનિક્સની પહેલાં તમારી પાસે માત્ર તનાવની એકાગ્રતા પરિબળના મુદ્દા હતા ઇંગ્લિસના યોગદાનમાં જે સમયે તમારી પાસે તિરાડ હોય તે સમયે તણાવની એકાગ્રતા એમાં માન્ય નથી હોતી એમાં નવા અભિગમની જરૂર પડે છે જો તમે તણાવની એકાગ્રતા પરિબળને જુઓ છો તો તેમાં કોઈ એકમો નથી હોતા તે માત્ર એક સંખ્યા જ છે બીજી બાજુ તિરાડને મોડેલ બનવા માટે તમારી પાસે જે પરિમાણ છે તે તણાવની તીવ્રતા પરિબળ તરીકે ઓળખાય છે જે ખૂબ જ અમુજી એકમ એમપીએ રૂટ મીટર ધરાવે છે એ પછી તમારી પાસે બીજો મુદ્દો એ છે કે જે રાઈસ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જે J અભિન્ન તરીકે ઓળખાય છે આ ઊર્જા પર આધારિત છે અને આ રાઇસના માન માટે છે અહિયાં તમારી પાસે J તરીકે લેબલ થયેલુ છે તેમાં ન્યૂટન ના પ્રતિ મિલીમીટરના એકમો લાગુ થાય છે બિન રેખીય ફ્રેકચર મિકેનિક્સ તેમજ ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેકચર મિકેનિક્સના માટે લાગુ પડે છે તણાવ ક્ષેત્રને મોડેલ કરવા માટે J એ ખૂબ જ અનુકૂળ પરિમાણ છે સમાંતર રીતે તમે જાણો છો કે યુકેમાં લોકોએ બીજો મુદ્દો વિકસાવ્યો છે જે સીઓડી તિરાડ પ્રારંભ વિસ્થાપન તરીકે ઓળખાય છે તેને મિલીમીટરની દ્રષ્ટિએથી જોઈએ તો આ વિસ્થાપનને આધારિત છે આ વેલ્સ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું અને અન્ય સંબંધિત મુદ્દા પણ એમાં આપેલા છે જે સીટીઓડી તરીકે ઓળખાય છે આ તિરાડ સંકેત પ્રારંભ વિસ્થાપન છે આપણે જાણીએ છીએ કે આ ખૂબ જ રમુજી નામ છે જ્યારે તમે ટીપ કહો છો ત્યારે ટીપ એ બિંદુ છે બિંદુ ખુલી શકતું નથી પરંતુ તમારી પાસે હજુ પણ ફ્રેકચર એ સાહિત્યમાં છે સીટીઓડી તિરાડ સંકેતના પ્રારંભમાં વિસ્થાપન નામનું પરિમાણ આપેલુ છે જ્યારે પણ આપણે આવા વિસ્થાપન જેવા મુદ્દાઓને ઉઠાવીએ છીએ ત્યારે આપણે જોઈશું કે સીટીઓડીને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અત્યારે ત્યાં સીટીઓડી ઉપલબ્ધ છે તેમજ સીઓડો પણ ઉપલબ્ધ છે આ પરિમાણોને વિવિધ દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે અમુક પરિમાણો એલઈએફએમ રેખીય ઈલાસ્ટીક ફ્રેકચર મિકેનિક્સ માટે લાગુ થાય છે અને અન્ય પરિમાણો ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેકચર મિકેનિક્સ માટે લાગુ પડે છે છેલ્લે આપણે ફક્ત ફ્રેકચર સાથે કામ કરી રહ્યા છીએ અહિયાં G K J CTOD વગેરે જેવા પરિમાણો મળે છે તમે જાણો જો કે ત્યાં વધારે કાંઈ થઈ શકતું નથી તેમના વચ્ચે પરસ્પર સંબંધ હોવો જોઈએ આપણે G અને K વચ્ચે આંતરસંબંધ સ્થાપિત કરીશું અને એલઈએફએમ ના કિસ્સામાં G એ J જેવો જ હોય છે આપણે આ બધા વચ્ચે ચોક્કસ આંતરસંબંધોને સ્થાપિત કરીશું આનો વિકાસ કરવામાં આવ્યો હતો કારણ કે લોકો વિવિધ દ્રષ્ટિકોણથી ફ્રેકચરની સમસ્યાનો સંપર્ક કરે છે તમારી પાસે શા માટે વિવિધ પરિમાણો છે જ્યારે પણ તમે પરસ્પર સંબંધ શોધવા માટે સક્ષમ થઈ જાવ છો ત્યારે તે ફ્રેકચરની પ્રક્રિયાઓને વિવિધ પદ્ધતિઓ દ્વારા સારી રીતે સમજવામાં આવે છે આજ વસ્તુને મજબુત બનાવે છે આ જ રીતે તમારે તેને જોવાનું છે અમુક વિકાસ અમુક દેશની વિશિષ્ટતા હોય છે માં તેઓ મુખ્યત્વે J અભિન્ન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા યુકેમાં સીઓડી અને સીટીઓડી વિશે વાત કરતા હતા આ બધા અનિવાર્યપણે બિન રેખીય ફ્રેકચર મિકેનિક્સ માટે ઉપયોગ થાય છે ફ્રેકચર ના વ્યવહારુ ઉદાહરણો હવે અહિયાં આપણે અમુક ઉદાહરણોને લઈશું જેમાં નિષ્ફળતાઓ એ તિરાડ દ્વારા શરૂ થઈ છે મારે ખાલી એ બતાવાનું છે કે ફ્રેક્ચર પછી તિરાડની વૃદ્ધિના તબક્કો આવે છે તમે જાણો છો કે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ એક વૈચારિક પગલું લે છે જે ગ્રિફિથ દ્વારા ખુબ સારી રીતે સમજાવાયું હતું જુઓ તો તેમને કાચ ઉપર કામ કર્યું હતું આપણે આને ઊર્જા મુક્તિ દર ના પ્રકરણમાં વિગતવાર જોઈશું કે આને કેવી રીતે તે શોધી શકાય છે પછી ફ્રેકચર એ તિરાડની વૃદ્ધિમાં છે આ રીતે બધા માળખાઓ નિષ્ફળ જાય છે આવા પ્રકારની તર્કસંગત સમજૂતીને પ્રદાન કરવામાં સક્ષમ હતા આપણે તેમાં જઈએ તે પહેલાં જો તમે નિષ્ફળતાઓનું પોસ્ટમોર્ટમ જોશો તો એમાં તિરાડના વૃદ્ધિના તબક્કા જોવા મળશે છે ત્યારબાદ એમાં ફ્રેકચર થાય છે એટલું જ નહીં જ્યારે તમે તિરાડને જુઓ છો ત્યારે તેનો એક ખાસ આકાર હોય છે તમે જાણો છો જ્યારે આપણે વિશ્લેષણ મોડેલિંગ કરવા માંગીએ છીએ ત્યારે આપણે એક સરળ ભૌમિતિક આકારોને રાખવા માંગીએ છીએ અને તમે ખરેખર જોઈ શકો છો કે આને અંડાકારના ક્વાર્ટર તરીકે મોડેલ કરી શકાય છે તે ખૂણામાં તિરાડ છે અહિયાં તમારી પાસે એક તો ખૂણો છે આ ખૂણો તિરાડને લંબગોળ ક્વાર્ટર તરીકે મોડેલ કરી શકાય છે હકીકતમાં આપણે આ વસ્તુ કરીશું આપણા તમામ વિશ્લેષણ માટેના વિકાસમાં આપણે અંદર અર્ધ લંબગોળ તિરાડ અથવા લંબગોળ ખામી ને લઈશું આ બધા ગાણિતિક રીતે હેન્ડલ કરવા માટે ખુબ સરળ છે વિશ્લેષણના વિકાસ માટે ખામીને આ રીતે મોડેલ કરી શકાય છે વધારે કે ઓછું છે તે ખામીની પ્રકૃતિ સાથે મેચ થાશે આ તિરાડ ક્યારથી અને કેવી રીતે શરૂ થાય છે આ કાટના કારણે શરૂ થયું છે આ વિસ્તાર અને વિસ્તારની રચનામાં તફાવત જોવામાં આવે છે અહિયાં આ વસ્તુ કરી શકો છો અહિયાં તિરાડ વધી છે એવું સૂચવે છે આ તિરાડની વૃદ્ધિનો તબક્કો છે અને આ ફ્રેક્ચરની સપાટી છે આ એક પ્રકારનું બોલ્ટ છિદ્ર એ ફ્રેક્ચરને જાળવી રાખતું હેલિકોપ્ટર બ્લેડ હતું આ સૌજન્ય એલ્સેવિયરને જાય છે અહિયાં આપણે બીજું ઉદાહરણ લઈશું હું એવું ઈચ્છું છું કે તમે આનો સારૂ ચિત્ર બનાવો ખાલી ધ્યાન ખામીઓના આકાર શું છે એનું રાખવાનું છે કારણ કે પછીથી આપણે તેને ક્વાર્ટર લંબગોળ તરીકે મોડેલ કરવાના છીએ તે સમયે તમે યાદ કરી શકો છો કે ખામીઓ આના જેવી હતી તે જ મહત્વપૂર્ણ છે કારણ કે વિશ્લેષણના વિકાસમાં વાસ્તવિક અવલોકન એક જેવા હોવા જોઈએ વિશ્લેષણનો વિકાસ નકામો થઈ જાય છે બીજી નિષ્ફળતા એ રેલના કિસ્સામાં થઈ છે એમાં શું થયું છે એ જુઓ રેલમાં સામાન્ય લોડિંગના દૃશ્ય હોય છે આ તિરાડ સપાટીની નીચે ઉદ્દભવ્યું છે તેવું શોધો છો કેમકે તમારી પાસે લોડિંગના સંપર્ક છે લોડિંગના સંપર્કમાં મહત્તમ એ તણાવ સપાટીની નીચે જોવા મળે છે મોટાભાગની સમસ્યાઓમાં સપાટી પર મહત્તમ તણાવ જોવા મળે છે સંપર્કની સમસ્યાઓ ઘણી અલગ પ્રકારની છે ગિયર્સ પણ એક સમસ્યા છે કારણ કે તમારી પાસે ઇન્વોલ્યુટ પ્રોફાઇલના કારણે સંપર્કમાં આવે છે સામગ્રીના ટુકડા જે બહાર આવ્યા એ સપાટીની નીચે તિરાડ ઉત્પન્ન કરે છે પછી આ સામગ્રીના ટુકડાઓ કાર્યરત થાય છે આ બધું સમજવાની જરૂર છે કે રેલ્વે ટ્રાફિકમાં આપણે ઘણું આગળ નીકળી ગયા છીએ આપણે પહેલા 15 માઈલ પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરતા હતા અને હવે 350 માઈલ પ્રતિ કલાક ઝડપે કરીએ છીએ રેલ્સને તેના ફ્રેકચરના વર્તન માટે સમજવું પડશે પછી એના આકારને કિડની આકારની તિરાડ તરીકે ઓળખવામાં આવે છે સમગ્ર પદ્ધતિ માટેની લાક્ષણિક ફોટોએલાસ્ટિક કિનારના નમુના તરીકે જોઈએ છીએ તમે તિરાડ માટે જોઈ રહ્યા નથી હવે તમારે શું કરવાની જરૂર છે અહિયાં તમારે ત્રિ પરિમાણીય ફોટોઇલાસ્ટીસીટીનો પ્રયોગ કરવાની જરૂર છે ત્યારે તણાવનું થીજવાનું થાય છે એ પછી તિરાડને લંબરૂપ સ્લાઇસીઝ બનાવો છો પછી તેનું વિશ્લેષણ કરો આવી કામગીરી આપણી પ્રયોગશાળામાં કરવામાં આવી હતી આપણે છિદ્રની સીમા ઉપર તણાવની તીવ્રતાના પરિબળની વિવિધતા જોઈ હતી તે હવે સ્થિર રહેતું નથી તે ત્રિ પરિમાણીય પ્રકારની સમસ્યા છે સમસ્યા તિરાડની છે અને તમારે તે સમજવાની જરૂર છે જે નોંધ કરવામાં આવ્યું છે ત્યાં જૂના રેલ વિભાગોમાં નિષ્ફળતા જોવા મળે છે છેલ્લા 20 વર્ષથી આ એક અભ્યાસનો વિષય છે અહીંયા મહત્ત્વનું પાસું એ થાય છે કે સપાટીની નીચે તિરાડ દેખાય છે અહીંયા ફરીથી તમે તિરાડની સપાટી અને ફ્રેક્ચર સપાટી ને જુઓ છો ફ્રેકચર પછી વૃદ્ધિનો તબક્કો આવે છે અહીંયા આના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે જો તમે બીમના સિધ્ધાંત જુઓ છો તો આપણે તેને સામગ્રીની તાકતના વર્ગમાં લગભગ અડધી કલાકમાં વિકસાવ્યુ છે જો આના ઈતિહાસ પર નજર નાખશો તો આ 200 વર્ષ પહેલાની સમસ્યાને ઉકેલવા માટે એક તેજસ્વી દિમાગની જરૂર છે વિશ્વભરના વૈજ્ઞાનિકો દ્વારા 200 વર્ષના ખુબ જ સારા પ્રયત્નો પછી વાળવાના હેઠળના બીમમાં વિકસિત તણાવની સમસ્યાને હલ કરી શકાય છે કલ્પના કરો કે આપણે વર્ગમાં માત્ર અડધો કલાકમાં આ જોઈએ છીએ આ જ રીતે ફરીથી અને ફરીથી ભારને મૂકીએ છીએ તિરાડની વૃદ્ધિના તબક્કા એ ફ્ર્કચર ના મુદ્દામાં ખૂબ જ મહત્વપૂર્ણ હતો આની સાથે જ ગ્રિફિથ એ ફ્રેક્ચર માટેના મોડેલને સમજાવવા અને તેને બહાર લાવવાની યોગ્ય રીતને શોધી શક્યા હતા આપણે બીજું ઉદાહરણ લઈએ જો આ ઉદાહરણોને જુઓ કે જે આપણે પહેલા જોયું હતું એમાં અગલ શું હતું એ અનિવાર્યપણે નબળાઈના લોડિંગને આધારિત હતું હવે તમારી પાસે બીજું ઉદાહરણ છે જે મુખ્યત્વે કાટ ઉપર છે આ નિષ્ફળતાનું બીજા પાસા તરીકે જોવા મળે છે આ તૂટેલા બોલ્ટને જુઓ છો હું આને મોટું કરીને દેખાડીશ કે અહીંયા એક તિરાડ છે આ એક બીજી તિરાડ છે આ કુદરતી થયેલું છે તમે જાણો છો કે આવી પરિસ્થિતિઓમાં જ્યારે માળખામાં જન્મજાત ખામીઓ હોઈ શકે છે ત્યારે જન્મજાત ખામીઓ એક જ હોવી જરૂરી નથી તેમાં ઘણીબધી હોઈ શકે છે આગળ આપણું ધ્યાન જટિલ ખામીઓ પર કેન્દ્રિત કરીશું આ ચિત્રમાં વિવિધ સપાટીઓને જોઈ શકો છે આ એક અલગ રચના છે અહિયાં તમે અનુમાન લગાડી શકો છો કે આ તિરાડની વૃદ્ધિનો તબક્કો છે આ તિરાડ આના કરતા મોટી થઈ ગઈ છે છેલ્લે આને નિષ્ફળતાને વેગ આપ્યો છે આ તેનું એક પાસું છે તમારી પાસે બહુવિધ તિરાડ હોઈ શકે છે આના ઉપરથી થોડુ જટિલ થઈ શકે છે એક બીજું પાસું પણ છે જેને આ ઉદાહરણ દ્વારા સમજાવવા માંગીએ છીએ અહીંયા નિષ્ફળતાની નીચે બાજુ થોડા થ્રેડ હોય છે આને થ્રેડેડ જોડાણ કહેવાય છે આ પ્રથમ બે થ્રેડમાં બન્યું નથી સામાન્ય રીતે તો તે નબળાઈ દ્વારા થાય છે તો તે ફક્ત પ્રથમ બે થ્રેડમાં નિષ્ફળ જાય છે આના નીચેના થોડા થ્રેડ એ નિષ્ફળ ગયા છે તેનું કારણ તણાવના કાટ ક્રેકીંગ સાથે સંબંધિત છે જેને ટૂંકમાં એસસીસી તરીકે ઓળખવામાં આવે છે ફ્રેકચર મિકેનિક્સમાં ઘણાબધા ટૂંકા શબ્દો છે મોડ I લોડ માટે લાક્ષણીક ફોટોએલાસ્ટિક ફ્રિન્જ તમે એવું એ જાણો છો કે તમારા માનસિક ચિત્ર સાથે સંક્ષેપને ઝડપથી સાંકળવામાં તમે સમર્થ હોવા જોઈએ આ શું સૂચવે છે એસસીસી નો અર્થ શું થાય છે એ સ્ટ્રેસ કોરોઝન ક્રેકીંગ એવો થાય છે આનો અર્થ એ કે અહિયાં વૈકલ્પિક સ્ટ્રેસ નથી અહિયાં સ્ટ્રેસનું સ્થિર મૂલ્ય છે તો પણ કોરોઝનના કારણે તિરાડ થઈ જાય છે આ અન્ય તિરાડની વૃદ્ધિની પદ્ધતિ છે આપણે બીજા પ્રકરણમાં વિવિધ તિરાડની વૃદ્ધિની રચનાને જોઈશું હવે તમે એક નિષ્ફળતા કેમ મળી છે એને જુઓ છો જે એસસીસી દ્વારા પ્રેરિત હોય છે અહિયાં બીજી માહિતીઓ પણ ઉપલબ્ધ છે કે બોલ્ટની નિષ્ફળતા એ હાઇડ્રોજનના ભંગાણનીતિ ને કારણે થાય છે હેન્ડ્રીક્સ ગ્રુપના તરફથી આ સરસ ચિત્ર મળ્યુ છે અને આ એક ખૂબ જ સરસ ચિત્ર છે જે અહિયાં ઉપલબ્ધ છે જે ફ્રેક્ચરની તિરાડને વૃદ્ધિની પદ્ધતિ તરીકે એસસીસી ની ભૂમિકાઓ લાવે છે તમારી પાસે બહુવિધ તિરાડ હોઈ શકે છે તેમાંથી એક તો ખુબ જોખમી હોઈ શકે છે આ બધાની સાથે આપણે ફ્રેક્ચર મિકેનિક્સમાં ફોટોઇલાસ્ટીસીટીનીની ભૂમિકાઓ જોઈએ છીએ હવે હું તમારા માટે ફોટોઇલાસ્ટિક કિનારની ભૌમિતિક વિશેષતાઓને જોવા માટે તાલીમ આપવાનો છું આપણે આવું જ ચિત્ર અગાઉ જોયું હતું જ્યારે ગોળાકાર છિદ્ર સાથે પ્લેટના તણાવની સાંદ્રતા લંબગોળ છિદ્ર અને તિરાડ સાથે પ્લેટના તણાવની સાંદ્રતાની તુલના કરતી વખતે આવા ચિત્ર જોયા હતા હવેતમે જાણો છો એ રીતે તિરાડ મોડ્સને મોડ 1 મોડ 2 અને મોડ 3 તરીકે વર્ગીકૃત કરી શકાય છે તિરાડ ફેસ કેવી રીતે આગળ વધે છે તેના આધારે જોઈએ તો તિરાડ ફેસ આવી રીતે ખુલે છે તો તમે તેને મોડ 1 તરીકે ઓળખો છો આજ વસ્તુ અહીંયા તમારી પાસે છે હું આ એનિમેશન ફરીથી મૂકીશ હવે તમે લોડ લાગુ કરો જેમ જેમ લોડ ધીમે ધીમે વધતો જાય છે તેમ તમે વધુ ને વધુ કિનાર આવે છે હવે આનું ચિત્ર બનાવો તમારી પાસે તિરાડ અક્ષ છે આ તિરાડ અક્ષ એ સપ્રમાણતા ધરાવે છે આનું નોંધપાત્ર પાસું એ છે કે કિનાર આગળ નમેલી હોય છે તમે જાણો છો કે જ્યારે આપણે મોડ 1 થી મોડ 2 પર જઈએ છીએ અથવા મોડ 1 અને મોડ 2 ના સંયોજનમાં જઈએ છીએ ત્યારે ફોટોઈલાસ્ટીસીટીમાં વિવિધ ભૌમિતિક લક્ષણો બતાવે છે મેં અગાઉ ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે વિવિધ મોડ્સ પર ચર્ચા કરવાનું શરૂ કર્યું હતું તિરાડ સંકેત ઉપર લોડિંગ એક મોટી વાત છે આપેલા વ્યવહારુ પરિસ્થિતિમાં તિરાડ સંકેત પર વર્તમાન લોડિંગનો મોડ એ શું છે તે કેવી રીતે ઓળખવું જોઈએ જો મારે ડિઝાઇનના હેતુઓથી ફ્રેક્ચર મિકેનિક્સનો ઉપયોગ કરવો હોય તો મારે બે જથ્થાની જરૂર છે આપેલી રૂપરેખાં માટે મારે જાણવું જોઈએકે તણાવની તીવ્રતાના પરિબળો એ શું હોય છે આપેલ સામગ્રી માટે ફ્રેક્ચરની કઠોરતા એ શું કામ કરે છે તેને સામગ્રીના પરીક્ષણના પ્રયોગ દ્વારા નક્કી કરવામાં આવે છે વિશ્લેષણના દૃષ્ટિકોણથી અથવા સંખ્યાત્મકતાના દૃષ્ટિકોણથી અથવા પ્રાયોગિકતાના દૃષ્ટિકોણથી આપેલી સમસ્યા માટે તણાવની તીવ્રતાના પરિબળો K 1 K 2 અને K 3 એ શું છે તેનું મૂલ્યાંકન કરવું પડશે જો હું પ્રાયોગિક રીતે જોવું તો ડેટા ઘટાડવા માટેનું મારું અલ્ગોરિધમ તૈયાર કરી શકાય છે જો મને ખબર હોય કે તે મોડ 1 છે તો પ્રાયોગિક ડેટાનું મોડ 1નું મૂલ્યાંકન શું આવે છે જો આપણને ખબર હોય કે અહિયાં મોડ 2 છે તો આપણે યોગ્ય સમીકરણોને શોધી અને એનું મૂલ્યાંકન કરી શકીએ છીએ આ વસ્તુ વધારે સરળ બનાવે છે સંખ્યાત્મક અભિગમમાં ઘણી વખત તમારી પાસે અલ્ગોરિધમ્સ તો હોય છે જે તમને ઊર્જાના દૃષ્ટિકોણથી માત્ર જથ્થો આપે છે તમારે તેને અલગ કરવા માટે વિશેષ પ્રયત્નો શોધવા પડે છે મોડ II ના ભાર માટે લાક્ષણીક ફોટોએલાસ્ટિક કિનાર તમારે લોડિંગના મોડને ઓળખવા માટે અંદર જવું પડશે તે ખુબ જરૂરી છે આ તમને સમસ્યાને સમજવામાં વધારાની મદદ આપે છે તમે મોડ 1 ને જાણો છો આપણે જોઈશું કે મોડ 2 માં કેવા પ્રકારની કિનાર દેખાય છે વર્ગમાં મારી સાથે બધા સહેમત થશે કે કિનારએ ખૂબ જ અલગ છે હું મોડ 1 માં જે દેખાઈ છે એને ઝૂમ કરીને દેખાડીશ આ તેનાથી તે ઘણું અલગ છે હું એવું ઈચ્છું છું કે તમે આનું એક સરસ ચિત્ર બનાવો અને આપણે આની સુવિધાઓ જોઈશું તમારે જે જોવાનું છે તે એ છે કે અહિયાં તિરાડ છે કે નહી એક પ્રયોગ કરીએએમાં અનિવાર્યપણે ખૂબ જ પાતળી ચીરો બનાવીએ છીએ જે અંતમાં પૂરી તીક્ષ્ણ પ્રકારની હોય છે આ શું છે આ વિશ્લેષણનો ઉકેલ તિરાડ સંકેતથી આગળના પ્રદેશ માટેનો છે એક બાળક પણ આવું કહી શકે છે જો તેણે આ પ્રકારની કિનારની રચનાને જોઈ હોય જો વિવિધ પરિસ્થિતિઓને રજૂ કરવામાં આવી હોય તો પછી ભલે તે મોડ 1 હોય કે મોડ 2 હોય એમાં ભૌમિતિક વિશેષતા જોઈને સરળતાથી કહી શકો છો કે આ બાહ્ય લોડિંગ એ તિરાડ સંકેતની નજીકના મોડ 2 લોડિંગનું કારણ બને છે તો તમારી પાસે કિનાર છે આના જેવું આડુ છે આના જેવા આંટીઓ વાળા છે આને આ રીતે પણ જોઈ શકો છો આઠડો દોરીઓ હોય એની જેવી આડી આકૃતિ છે તમે આને આ રીતે કલ્પના કરી શકો છો મિશ્રણ મોડ લોડીંગ માટે લાક્ષણીક ફોટોએલાસ્ટિક કિનાર આપણે જે મોડ 1 તરીકે જોયું તેની સરખામણીમાં આ ખૂબ જ અલગ છે હવે આપણે જોઈશું કે મિશ્ર મોડમાં શું દેખાય છે બાહ્ય લોડિંગના સંબંધમાં તિરાડમાં ગોઠવણીઓ કેવી રીતે થાય છે અહિયાં તેને જોવાનું છે તિરાડ વળેલી છે અહિયાં અક્ષીય લોડિંગ લાગુ પડે છે તમારે કેટલીક બાબતોની પણ નોંધ લેવી જોઈએ કે તિરાડની લંબાઈ a તરીકે મૂકી છે આ તેનું પ્રતીક છે જેનો આપણે આ અભ્યાસક્રમમાં ઉપયોગ કરીશું અને બીજું મહત્વનું પરિમાણ એ W દ્વારા પહોળાઈને દર્શાવાનું છે આપણા તમામ ફ્રેકચર મિકેનિક્સ અભિગમમાં એ બાય W નો ગુણોત્તર ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે પણ આપણે ફ્રેક્ચર સિધ્ધાંતને વિકસાવવા માંગીએ છીએ ત્યારે તે ખૂબ જ મહત્વપૂર્ણ પરિમાણોમાંનું એક પરિમાણ છે ટૂંકી તિરાડ એ ચોક્કસ રીતે વર્તે છે લાંબી તિરાડ એ અલગ ઢાંચામાં વર્તે છે a બાય W નો ગુણોત્તર ખૂબ જ મહત્વપૂર્ણ છે જો ત્યાં વિશ્લેષણનો ઉકેલ હોય તો વિષ્લેષણાત્મક ઉકેલ a બાય W ના ચોક્કસ મૂલ્ય સુધી જ માન્ય હોઈ શકે છે a બાય W એ અન્ય મહત્વપૂર્ણ પરિમાણ જ છે હવે હું શું કરીશ હું આ કિનારની રચનાને પણ મોટું કરીશ અને એક પછી એક ભારને લાગુ કરીશ તમે જોશો કે કિનારનો કેવી રીતે વિકાસ થાય છે હું એવું ઇચ્છું છું કે તમે એક મહત્વપૂર્ણ અવલોકન કરો પહેલા વિવિધ ભાર માટે વિકસિત કિનારને જુઓ એમાં પ્રથમ વસ્તુ એ છે કે મારી પાસે આ તિરાડ અક્ષ તરીકે છે કિનારના મોડ 1 નાં દૃશ્યમાં જોયું તે રીતે નમેલુ છે પરંતુ તે તિરાડ અક્ષ વિશે સપ્રમાણ નથી આ એક પ્રકારનું અવલોકન છે અન્ય અવલોકન એવું છે કે તિરાડની એક બાજુ અને તિરાડની બીજી બાજુ એ કિનાર એ સમાન કદની નથી મોડ 1 લોડિંગના કિસ્સામાં તિરાડ અક્ષ વિશે કિનાર એ બરાબર સપ્રમાણમાં હતું એટલું જ નહીં તે સમપ્રમાણ રીતે નમેલા પણ છે જે ક્ષણે તમે મોડ 1 અને મોડ 2 ના સંયોજન પર આવો છો ત્યારે તમે જોશો કે તિરાડ અક્ષ વિશે તે સપ્રમાણ નથી અવલોકન નંબર એકમાં હું ફરીથી નમુનાને ક્રમિક રીતે ભારને મૂકીશ પછી તમે તિરાડની એક બાજુ અને તિરાડની બીજી બાજુએ કિનારનું અવલોકન કરશો જે તમે અવલોકન કરી શકો છો એ સમાન કદના નથી હું ધીમે ધીમે આમાં વધારો કરું છું અને તમે જોઈ શકો છો કે કિનારનો કેવી રીતે વિકાસ થાય છે તમારી પાસે આ બાજુ કિનાર છે અને તમારી બીજી બાજુ બીજી કિનાર છે તેઓ વિવિધ કદના છે વાસ્તવિક માળખાંમાં જ્યારે તમે ફોટોઇલાસ્ટિક પરીક્ષણ કરો છોત્યારે જો તમને એવું લાગે કે કિનાર વિવિધ કદની છે અને તે સપ્રમાણમાં નથી તો તમારે તરત જ નિષ્કર્ષ પર આવી શકો છો કે આ મિશ્ર સ્થિતિ છે આ બધું મધ્યમ લંબાઈની તિરાડ માટે કરવામાં આવે છે લાંબા સમય સુધી ક્રેકને લીધી નથી આપણે ખૂબ જ રસપ્રદ વ્યવહારુ ઉદાહરણોને જોઈશું જ્યારે તિરાડની લંબાઈ લાંબી હોય ત્યારે પરિસ્થિતિ કેવી રીતે બદલાય છે આપણે બીજી મહત્વની સમસ્યાઓને જોઈશું જે તમે એન્જિનિયરિંગ માટે અનુભવો છો જ્યાં તમારી પાસે અનિવાર્યપણે વલયાકાર પ્લેટ છે આ પ્લેટમાં શું કરવામાં આવે છે તમે આમાં એક મોટા સળિયા દાખલ કરો છો જેના દ્વારા તમે આંતરિક સપાટી પર દબાણ દાખલ કરી શકો છો જે અહિયાં જોવામાં આવ્યું હતું તમે વલયાકાર દિશામાં આગળ વધતી તિરાડને જુઓ છો આ આખા નમુનામાં ફ્રેક્ચર થયું હતું આ એક સમાધાન આપે છે કે જ્યારે તમારી પાસે આંતરિક દબાણ હોય ત્યારે તમારી પાસે વલયાકાર પ્રકારની તિરાડ એમાં થઈ શકે છે જ્યારે તમારી પાસે બહુવિધ તિરાડ હોય ત્યારે દબાણયુક્ત વાસણમાં તિરાડ એ કેવી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરે છે તેને જોવા માટે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો આપણે આગળ જોઈશું કે દબાણયુક્ત જહાજોના કિસ્સામાં આંતરિક સીમામાંથી વલયાકાર તિરાડ શા માટે નીકળી શકે છે તમે નબળા માટેની સમસ્યામાંથી આંતરિક સીમા પર હૂપ તણાવ મહત્તમ છે એવું જાણવા મળે છે જ્યારે તમારી પાસે હૂપ તણાવ એ આંતરિક સીમા પર મહત્તમ છે ત્યારે આંતરિક સીમા પર તિરાડનો વિકાસ થવાની સંભાવના છે જ્યારે તમે બહાર નીકળો છો ત્યારે હૂપ તણાવ એ ઓછો થાય છે અને આ લક્ષણને જોઈને તમે શું શોધી શકો છો તિરાડ સંકેત પર કાંઇક અસ્તિત્વમાં આવેલું છે તેવા પ્રકારના લોડિંગમાં શું હોય છે તે મોડ 1 જ હોઈ શકે છે કારણ કે તમારી પાસે તિરાડ અક્ષ વિશે સમપ્રમાણતામાં છે આ અવલોકન નંબર એક માટેનું છે હવે હું આગળ શું કરીશ આને આગળ વધારીશ હું એવું ઈચ્છું છું કે તમે થોડીક વધારે બાબતોનું અવલોકન કરો તે જ વ્યાજબી રીત કહેવાય છે જોવા દયો એક વધુ છે અને તમે અહીંયા જોઈ શકો છો કે મારી પાસે આ એક ક્રેક છે જે અગાઉના ઉદાહરણોમાં આપણે જોયા હતા કે કિનારએ આગળથી નમેલી હતી અહીંયા કિનાર કેવી રીતે થાય છે કિનાર પાછળની તરફ નમેલી છે અહિયાં આપણી પાસે એક ખૂબ જ જટિલ સંયોજન છે પ્રથમ કિનાર એ પાછળની તરફ નમેલુ છે બીજી કિનાર પણ પાછળની તરફ નમેલી છે ત્રીજી કિનાર એ આગળની તરફ નમેલી છે અને અંદરની બાજુની કિનાર એ લગભગ સીધી છે જો તમારી આંખો ટ્યુન છે તો તમે આ જોઈ શકો છો તમે જાણો છો કે હું આ બધાનો ઉપયોગ તિરાડ સંકેત તણાવ અને વિસ્થાપન ક્ષેત્રના સમીકરણોના વિકાસ માટે કરું છું જો તમે તણાવ ક્ષેત્રમાં ઉચ્ચ ક્રમની શરતોને લ્યો છો જે આ બધી ભૌમિતિક વિશેષતાઓને સમજાવશે એટલા તો નસીબદાર છીએ છે કે ફોટોએલાસ્ટીસીટી એ લોડિંગના વિવિધ મોડ વચ્ચેનો તફાવત દર્શાવે છે તમે અન્ય પ્રયોગોમાં પણ આનીઅપેક્ષાઓ રાખી શકો છો આપણે શ્રેણીમાં પદોની સંખ્યાના કાર્ય તરીકે ભૌમિતિક લક્ષણોને બદલયા છેતે ખૂબ જ અસામાન્ય છે તેવું દેખાય છે લોકો ખરેખર ફ્રેક્ચર મિકેનિક્સને સમજે અને જેને ફોટોઇલાસ્ટીસીટી દ્વારા શીખડાવ્યુ હતું તમે આ બધી સુવિધાઓને જોઈશો અહિયાં એકવાર હું વેસ્ટરગાર્ડ તણાવ ક્ષેત્રના સમીકરણને વિકસાવશો અને તમે તેને પ્લોટ કરશો અને પછી જોશો કે કિનાર કેવી રીતે થાય છે તમે એની રાહ જુઓ છો કારણ કે અહિયાં વિશ્લેષણાત્મક મોડેલિંગ હોવું જરૂરી છે આ પ્રયોગમાં શું અવલોકન થાય છે એ જોવું છું જો હું તેને સમજાવવામાં અસમર્થ થાવ તો વિશ્લેષણાત્મક વિકાસ પર ફરીથી વિચાર કરવો પડે છે તમે શોધવાવા માટે શું વિચાર્યું છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારી પાસે બીજું ઉદાહરણ એ છે કે જ્યાં તિરાડની સંખ્યા વધીને 8 થઈ જાય છે ત્યારે એવું લાગે છે કે કિનાર ખૂબ સરસ થઈ ગઈ છે આમ તો આ ખૂબ જ મુશ્કેલ પ્રયોગ છે અહિયાં તમે સમપ્રમાણતાનું અવલોકન કરો છો પ્રયોગમાં સમપ્રમાણતા ખોવાઈ જશે ભલે ત્યાં થોડું વિચલન થાય છે તમારે મારા વિદ્યાર્થીને અભિનંદન આપવા જોઈએકે જેણે આ બધી સુંદર વલયાકાર તિરાડને બનાવવા માટેની મુશ્કેલી લીધી હતી આ વસ્તુ મારા વિદ્યાર્થી ડી ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું તમે જોશો કે કિનાર એ ખૂબ સરસ રીતે રચાયેલી છે અહીંયા તિરાડ વચ્ચે કોઈ મોટી ક્રિયા પ્રતિક્રિયાઓ નથી આ બીજી વૈચારિક સમજ છે કે જેમાં બહુવિધ તિરાડ અસ્તિત્વમાં આવી શકે છે આ ખૂબ જ નજીક હોય તો હવે આને આગલા વર્ગમાં બીજું ઉદાહરણ સાથે જોઈશું આ ઉદાહરણમાં તિરાડની ક્રિયા પ્રતિક્રિયા હોઈ શકે છે લોકોએ શરૂઆતમાં એક તિરાડથી શરૂઆત કરી હતી એના પછી બહુવિધ તિરાડમાં ગયા હતા જો હજારો તિરાડ હોય તો તમે તેને કેવી રીતે નિયંત્રિત કરી શકો છો ખાસ કરીને દબાણયુક્ત જહાજની સમસ્યાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને લોકોએ તેને વિવિધ રીતે મોડેલ કરવાનો પ્રયાસ કર્યો છે આ વર્ગમાં આપણે કેટલાક પ્રશ્નો ને જોયા હતા અને જેના જવાબ ફ્રેક્ચર મીકેનીક્સમાં આપવામાં સક્ષમ હોવા જોઈએ આવા પ્રશ્નોના જવાબ આપવા માટે તમારે વધારે પરીક્ષણ કરવાની જરૂર છે તમારે ગમે તેમ રીતે ફ્રેકચરની કઠોરતા માટે એક પરીક્ષણ કરવું પડશે જે એક સામગ્રીના પરીક્ષણ માટે થાય છે આના સિવાય તમારે ચક્રની સંખ્યાના કાર્ય માટે તિરાડની વૃદ્ધિની નોંધ લેવાની જરૂર છે એના પછી આપણે આગળ ફ્રેક્ચર મીકેનીક્સનો અભિગમ એ સર્વગ્રાહી છે એવું કહી શકીએ છીએ પાતળા અને જાડા નમૂનાઓ માટે તમારી પાસે વિવિધ ભલામણો છે પછી આપણે સેવાની નિષ્ફળતાની શ્રેણીમાં જોયું કે ફ્રેકચર પછીના તિરાડની વૃદ્ધિનો તબક્કો એ બહાર આવ્યો છે છેલ્લેઆપણે કેટલાક ઉદાહરણોને જોયા હતા જેમાં ફોટોઇલાસ્ટીકના પરિણામો આવે છેજે કિનારની ભૌમિતિક વિશેષતાઓનું સૂચક છે તે મોડ 1 લોડિંગ મોડ 2 લોડિંગ અથવા મોડ 1 અને મોડ 2 નું સંયોજન છે તમારો આભાર